પ્રયોગ ઓપરેશનલ એમ્પ્લિફાયરનો ઉપયોગ કરીને પીક ડીટેકટર સરકીટ બનાવવી આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે આ મોડ્યુલમાં જેમ મેં છેલ્લા મોડ્યુલમાં ચર્ચા કરી હતી તે રીતે આપણે ઓપ એમ્પની એપ્લીકેશન પર ચર્ચા કરીશું ઓપ એમ્પની એપ્લિકેશન એ પીક ડિટેક્ટર છે હવે મિત્રો તમે ધીમે ધીમે અને ધીરે ધીરે અનુભવશો કે હું તમને ઘણી એપ્લીકેશન્સ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આપણે ફક્ત ઓપ એમ્પ ની લાક્ષણિકતાઓ ફક્ત ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ઇનપુટ બાયસ કરંટ વગેરેનો અભ્યાસ ખુબ સરળતાથી કર્યો છે અને પછી આપણે થોડી જટિલ સર્કિટ તરફ આગળ વધીએ છીએ અને અહીં તમે જુઓ છો કે આપણે એવી સર્કિટ સુધી પહોંચી ગયા છીએ કે જ્યાં કેટલાક વાસ્તવિક ઇલેક્ટ્રોનિક મોડ્યુલમાં તમે ખરેખર સર્કિટનો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે જો તમે પીક ડિટેક્ટર વિશે વાત કરો છો તો તમે ADCમાંના એકમાં જોશો તમે આનો તુલનાત્મક તરીકે ઉપયોગ કરો છો અને તમે વોલ્ટેજની તુલના કરો છો જે તમારી ફ્લેશ ADC છે તેથી હવે અમે ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ જોઈ રહ્યા છીએ જે અમે op amp નો ઉપયોગ કરીને ડિઝાઇન કરી શકીએ છીએ અને તે સર્કિટનો તમે વધુ જટિલ સર્કિટમાં ઉપયોગ કરી શકો છો તેથી આ એપ્લિકેશનની જટિલતાને થોડું વધારે છે અહીં તમે ઓપ એમ્પ પર જોશો તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે પીક ડિટેક્ટરછે ઓકે તો ચાલો સ્ક્રીન પર જોઈએ તમે આ કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તેથી જ્યારે આપણે પીક ડિટેક્ટર તરીકે ઓપ એમ્પ વિશે વાત કરીએ છીએ ત્યારે પ્રથમ વસ્તુ જે તમારે જોવી છે તે પીક ડિટેક્ટરનું કાર્ય છે તેથી પીક ડિટેક્ટરનું કાર્ય કંઇ નથી પરંતુ ઇનપુટની કિંમત શોધવા માટે તે અગત્યતા ધરાવે છે તેથી ઇનપુટની પીક વેલ્યુ શું છે જો તમે જાણવા માંગતા હો તો તમે સર્કિટનો ઉપયોગ કરી શકો છો જે તમારું પીક ડિટેક્ટર છે તેનો અર્થ એ છે કે જો મારી પાસે આની જેમ જ ઇનપુટ સિગ્નલ છે તો મારા ઇનપુટની પીક વેલ્યુ શું છે શું આ પીક વેલ્યુ છે અથવા આ મારા ઇનપુટ સિગ્નલની પિક વેલ્યુ છે જો હું સમજવા માંગુ છું તો હું સર્કિટનો ઉપયોગ કરી શકું છું જે પીક ડિટેક્ટર છે આકૃતિમાં બતાવેલ સર્કિટ જે અહીં છે તે સિગ્નલના વોલ્ટેજ અનુસરે છે અને કેપેસિટર પર ઉચ્ચતમ મૂલ્ય સંગ્રહિત કરે છે તેનો અર્થ એ કે આપણી પાસે અહીં કેપેસિટર છે હવે આપણે અહીં ઇનપુટ સિગ્નલ લાગુ કરીએ છીએ પછી ઇનપુટ સિગ્નલના આધારે જો કેથોડની સરખામણીમાં એનોડ પોઝીટીવ હોય તો આ વોલ્ટેજ ફોલોઅર તરીકે કાર્ય કરશે અથવા તે બફર બનશે તેથી જ્યારે તે વોલ્ટેજ ફોલોઅર અથવા બફર છે ત્યારે શું થશે અહિ કેપેસિટર ચાર્જ કરવાનું શરૂ કરશે અને અહીં આઉટપુટ સિગ્નલ આપણે જોઈ શકીશું તેથી જ્યારે મારી પાસે ઇનપુટ વોલ્ટેજ હોય જે ઓછું હોય તેના બદલે માત્ર સાઇન વેવ હોય જેમ તમે જુઓ છો તેમ જો ઇનપુટ વોલ્ટેજ નેચરલી બદલાય છે તો આ મારું ઇનપુટ વોલ્ટેજ છે હવે જે પિક છે તે હું જાણવા માંગુ છું તેથી શરૂઆતમાં જ્યારે તે આ ચોક્કસ મૂલ્ય સુધી પહોંચે છે ત્યારે મારું કેપેસિટર ચાર્જ કરવાનું શરૂ કરશે અને તે આ મૂલ્યને સંગ્રહિત કરશે જ્યાં સુધી અગાઉના પિક કરતાં આ પિક ઉચું દેખાશે ત્યાં સુધી મારું કેપેસિટર સંતૃપ્ત રહેશે અથવા તેમાં સમાન વોલ્ટેજ હશે હું અત્યારે તરત જોઇ રહ્યો છું કે ઇનપુટ પર સિગ્નલ અગાઉના સિગ્નલ કરતા વધારે છે તમે જોશો કે કેપેસિટર ફરીથી ચાર્જ કરવાનું શરૂ કરે છે અને તમે ફરીથી તે જ સિગ્નલ પકડી રાખશો તમે એક જ સિગ્નલને પકડી રાખો જ્યાં સુધી અન્ય પિક દેખાય નહીં જે અગાઉના પિક કરતા વધારે છે તેથી તમે જોઈ શકો છો કે આ પિક આ પિકથી અધિક છે જો હું P1 પિક 1 P2 પિક 2 P3 પિક 3 કહું તો P1 એ P2 કરતા ઓછું P2 એ P3 કરતાં ઓછું છે એટલા માટે જો હું માત્ર કેપેસિટર સિગ્નલ દોરું તો હું P1 જેવા સિગ્નલને જોઉં છું તે તેને પકડી રાખે છે પછી જલદી પિક 2 દેખાય છે 2 તેને પકડી રાખે છે પિક 3 તેને પકડી રાખે છે તેથી જો હું હમણાં જ આ આલેખ જોઉં તો હું જોઈ શકું છું કે મારુ સિગ્નલ જે ઇનપુટ પર દેખાય છે તે પીક મૂલ્ય આ છે સમજવા માટે સુપર સરળ અને યોગ્ય અમલ કરવા માટે સુપર સરળ સર્કિટ છે ખરુ તમારે શું જોઈએ છે તમારે ફક્ત 1 ડાયોડ અને કેપેસિટર અને અલબત્ત ઓપરેશનલ એમ્પ્લીફાયરની જરૂર છે તો ચાલો જોઈએ કે આકૃતિમાં બતાવેલ સર્કિટ સિગ્નલના વોલ્ટેજ પિકને અનુસરે છે અને કેપેસિટર પર સૌથી વધુ મૂલ્ય સંગ્રહિત કરે છે તે જ આપણે ચર્ચા કરી જ્યારે ઉચ્ચ પિક સિગ્નલ આવે છે ત્યારે કેપેસિટર નવા પિક ઇનપુટ વોલ્ટેજ અથવા મૂલ્ય પર ચાર્જ કરવામાં આવશે આ તે મુલ્ય છે જે આપણે અહીંથી અહીં સુધી જોઈએ છીએ આમ કેપેસિટર ડિસ્ચાર્જ ન થાય ત્યાં સુધી કેપેસિટરને ચાર્જ કરીને પીક વેલ્યુ સ્ટોર કરે છે તેથી જ્યાં સુધી તમે ડિસ્ચાર્જ ન કરો ત્યાં સુધી તે મૂલ્યને પકડી રાખશે જો Vi એ Vc કરતા વધારે હોય અને જો Vi કેપેસિટરમાં વોલ્ટેજ કરતા વધારે હોય તો ડાયોડ D ફોરવર્ડ બાયસમાં છે તમે સંમત છો કારણ કે તમે જુઓ છો તો અહીંની સરખામણીમાં આ હાઇ પોટેંશીઅલ હશે અને આ એનોડ અને કેથોડ છે તેમજ તે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે પરંતુ જો Vi Vc થી ઓછું હોય તો શું થશે જો Vi Vc કરતા ઓછું હોય તો ડાયોડ રીવર્સ બાયસમાં હશે તો હવે પ્રથમ આપણે જોઈએ કે પ્રથમ સ્થિતિમાં Vi નું મુલ્ય Vc કરતા વધારે છે ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે તેથી બાયસ માટે સર્કિટ એ વોલ્ટેજ ફોલોઅર બને છે કારણ કે જ્યારે ફોરવર્ડ બાયસ હોય છે તેથી સર્કિટ વોલ્ટેજ ફોલોઅર બને છે આથી આઉટપુટ વોલ્ટેજ Vo એ Vi ને અનુસરે છે અને ત્યા સુધી કે તે Vc વોલ્ટેજથી આગળ ન જાય હવે જો Vi એ Vc કરતા ઓછું હોય તો આ કિસ્સામાં આ ડાયોડ રિવર્સ બાયસ હશે બરાબર કારણ કે મારું ઇનપુટ સિગ્નલ છે જે એનોડ પરનું સિગ્નલ છે તે કેથોડમાં વોલ્ટેજ કરતા ઓછું છે જેનો અર્થ છે કે ડાયોડ રિવર્સ બાયસ છે આથી કેપેસિટર ડિસ્કનેક્ટ થશે તેનો અર્થ એ કે જાણે સર્કિટ ખુલ્લી હોય તેથી જો હું તે દોરું જ્યારે ડાયોડ ન હોય અને શું થશે મારી પાસે માત્ર ઓપ એમ્પ છે ડાયોડ ત્યાં નથી તેથી મારી પાસે અહીં કોઈ કેપેસિટર નથી કારણ કે ડાયોડ રિવર્સ બાયસમાં હોવાથી કામ કરી શકતો નથી સર્કિટ ડિસ્કનેક્ટ થઈ જાય છે અથવા ડાયોડ સર્કિટથી ડિસ્કનેક્ટ થઈ જાય છે તેથી કેપેસિટર પીક ઇનપુટ મૂલ્ય ધરાવે છે જ્યાં સુધી ઇનપુટ સિગ્નલ ફરીથી Vc કરતા વધારે મૂલ્ય પ્રાપ્ત ન કરે તેનો અર્થ એ કે શરૂઆતમાં જો Vi Vc કરતા વધારે હોય તો કેપેસિટર ચાર્જ કરવાનું શરૂ કરશે જ્યારે Vi એ Vc કરતા ઓછું હોય ત્યારે આ ડાયોડ ડિસ્કનેક્ટ થાય છે તેથી કેપેસિટર ફરીથી આ મૂલ્યને પકડી રાખશે જ્યારે તમારું ઇનપુટ સિગ્નલ તમારા Vc કરતા વધારે હોય ત્યારે ફરીથી તમારો ડાયોડ ચાલશે અને તમારા કેપેસિટરનું ફરીથી કેપેસિટરમાં અલગ ચાર્જ મૂલ્ય અથવા અલગ વોલ્ટેજ હશે હવે તમે સમજો કે આપણે એપ્લિકેશન પણ બતાવી રહ્યા છીએ મેં તમને કહ્યું કે ધીરે ધીરે અને ધીરે ધીરે આપણે આ મુદ્દા તરફ આગળ વધી રહ્યા છીએ હવે તમે લોકો સર્કિટ ડિઝાઇન કરી શકો છો અને એ પણ સમજી શકો છો કે આ સર્કિટ્સની એપ્લિકેશન બરાબર શું છે પીક ડિટેક્ટરની એપ્લિકેશનમાં ટેસ્ટીંગ અને માપન સાધન તેમજ એપ્લિટ્યુડ મોડ્યુલેશન કોમ્યુનીકેશનનો સમાવેશ થાય છે તમે તમારા અંડર ગ્રેજ્યુએશનમાં ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન કોર્સનો અભ્યાસ કર્યો હશે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન શું છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન શું છે અને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન અને ફ્રીક્વન્સી મોડ્યુલેશન માટે કયા પ્રકારની સર્કિટ્સ છે તેથી જો આપણે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કમ્યુનિકેશન વિશે વાત કરીએ તો પછી તમે આજે જે બતાવ્યું છે તે સમાન સર્કિટ જોશો જે તમારું પીક ડિટેક્ટર છે તેથી હવે આ પીક ડિટેક્ટરને ડિઝાઇન કરવું અને પીક ડિટેક્ટરને સમજવું ખૂબ જ સરળ છે અને ચાલો બ્રેડબોર્ડ પર આ પીક ડિટેક્ટરને લાગુ કરવાનો પ્રયાસ કરીએ પછી આ પીક ડિટેક્ટરને અમલમાં મૂકવા માટે અમે અહીં બતાવેલ સર્કિટ લઈશું અને તે મલ્ટિસિમ પર પણ લાગુ કરીશું જેથી તમે લોકો સમજો કે જ્યારે તમે બ્રેડબોર્ડનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે તે કેવી રીતે અલગ છે તેથી પીક ડિટેક્ટરની કામગીરીનો અભ્યાસ કરવો તે અમારું લક્ષ્ય છે પ્રથમ આપણે આકૃતિ 4 માં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડી શકીએ છીએ તે સમાન સર્કિટ છે જો તમે તેને જોડો છો તો પછી તમે કેપેસિટરને ગ્રાઉંડ કરીને શોર્ટ કરી શકો છો તેથી જો તમે અહીં સ્વિચ તરીકે જોડાશો તો કેપેસિટર બહાર રહેશે V1 પર જનરેટરમાંથી 5 કિલોહર્ટ્ઝ વોલ્ટેજનો સાઇન વેવ ઇનપુટ તરીકે લાગુ કરો અને આપણે 1 વોલ્ટના સ્ટેપમાં વોલ્ટેજ બદલી શકીએ છીએ કેપેસિટર Cમાં આઉટપુટનું અવલોકન કરો અને આઉટપુટ વોલ્ટેજ પર કોમેંન્ટ્સ કરો તેથી ડિઝાઇન કરવા માટે તમને બ્રેડબોર્ડ પર આ ખાસ પ્રયોગ બતાવવા માટે આપણે અનિલ વિષ્ણુને આવકારીએ અને તેઓ આપણને બતાવશે કે બ્રેડબોર્ડ પર સર્કિટ કેવી રીતે અમલમાં મૂકી શકીએ અને આપણે સૌ સર્કિટ જોઈ શકીશું તેથી જો તમે હવે અહીં મારા હાથમાં બ્રેડબોર્ડ જોઈ શકો છો તો તમે તેમાં શું જોઈ શકો છો તમે કેપેસિટર જોઈ શકો છો તેથી આ કેપેસિટર છે પછી આપણી પાસે ડાયોડ છે આપણી પાસે ઓપરેશનલ એમ્પ્લીફાયર છે અને આપણો ડાયોડ જોડાયેલ છે તેથી આ એનોડથી કેથોડ કેપેસિટર સાથે જોડાયેલ છે તેથી આ કેપેસિટર કેથોડ સાથે જોડાયેલ છે અને પછી મારે અહીંથી આઉટપુટ માપવાનું છે મારે અહીંથી આઉટપુટનું અવલોકન કરવું પડશે અને ઓપરેશન એમ્પ્લીફાયરમાં બાયસ વોલ્ટેજ લાગુ કરવું પડશે તેથી જ્યારે હું આ બધી વસ્તુઓ કરું છું અને જ્યારે હું ઓપરેશન એમ્પ્લીફાયરમાં બાયસ વોલ્ટેજ લાગુ કરું છું ઓપ એમ્પ પર ઇનપુટ લાગુ કરું છું ત્યારે હું ઓપરેશન એમ્પ્લીફાયરમાંથી આઉટપુટ જોઈ શકું છું અને તે માટે આપણે ફંક્શન જનરેટરનો ઉપયોગ કરવો પડશે તેથી આપણી પાસે DC વીજ પુરવઠો છે પછી આપણી પાસે ફંકશન જનરેટર છે અને અમારી પાસે ઓસિલોસ્કોપ છે આ ત્રણ આઇટમોમાં આપણી પાસે D પાવર સપ્લાય ફંક્શન જનરેટર અને ઓસિલોસ્કોપ છે પ્રથમ છે કે આપણે બાયસ વોલ્ટેજને જોડી રહ્યા છીએ તેથી ઓપ એમ્પમાં વત્તા 15 માઇનસ 15 સમાંતર તે ઓપ એમ્પની જેમ તમે આ જોઈ શકો છો હવે આપણે ઇનપુટ વોલ્ટેજ લાગુ કરવું પડશે ઇનપુટ વોલ્ટેજ ક્યાં લાગુ કરવું 5 કિલો હર્ટ્ઝ 1 વોલ્ટ પીક ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઇનપુટ કે પીક ડિટેક્ટરના ઇનપુટ સુધી તેથી હવે તમે જોઈ શકો છો કે આપણે પ્રથમ પ્રોબને જોડેલ છે અને પછી આપણે પીક ડિટેક્ટરના આઉટપુટને ઓસિલોસ્કોપ સાથે જોડી રહ્યા છીએ તેથી તમે ઇનપુટ સિગ્નલ જોઈ શકો છો અને પછી તે અનુરૂપ આઉટપુટ સિગ્નલ પણ જોઈ શકો છો હવે આ 1 વોલ્ટ પર છે અને ફ્રીક્વન્સી 5 કિલો હર્ટ્ઝ છે હા તેથી હવે આપણે ધીમે ધીમે વોલ્ટેજ વધારી રહ્યા છીએ તમે હવે 2 6 જોઈ શકો છો તમે જોઈ શકો છો કે તે વોલ્ટેજની મહત્તમ પીક ને અનુસરી રહ્યું છે તેથી હવે ફરીથી તે ઘટી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે તે ઇનપુટ સિગ્નલને અનુસરી રહ્યું છે તે ફરી વધી રહ્યો છે તે ઇનપુટ સિગ્નલને બરાબર અનુસરે છે તેથી તમે જોઈ શકો છો કે તે ઉત્કૃષ્ટ રીતે કાર્ય કરી રહ્યું છે અને તમે પિકની શોધના અનુસરણને સ્પષ્ટપણે પણ જોઈ શકો છો સૌથી પીક જે તમે ઇનપુટ સિગ્નલમાં શોધી શકો છો તે તેને અનુસરી રહ્યું છે તેથી આ રીતે તમે ઇનપુટ સિગ્નલમાં વોલ્ટેજનું મુલ્ય વધારી શકો છો અથવા ઇનપુટ સિગ્નલમાં વોલ્ટેજ ઘટાડી શકો છો અને તમે પીક ડિટેક્ટરને કેવી રીતે ડિઝાઇન કરી શકો તે જોવાનો પ્રયાસ કરો જ્યારે તમે ઇનપુટ સિગ્નલ બદલી રહ્યા હોવ ત્યારે પીક ડિટેક્ટરનું આઉટપુટ શું છે તેથી ચાલો હવે મલ્ટિસિમમાં સમાન સર્કિટ જોઈએ અને આપણે મલ્ટિસિમનો ઉપયોગ કરીને બ્રેડબોર્ડ પર ડિઝાઇન કરેલી સમાન સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તે જોઇએ તેથી મલ્ટિસિમ પર સમાન સર્કિટ ડિઝાઇન કરવા માટે આપણે તેમ જ કરીશું અને આપણે સીતારામને આપણે સાથે જોડાવા માટે કહીશું તેથી સીતારામ આપણી સાથે છે અને હવે જો તમે સ્ક્રીન જોશો તો આપણે શું કરી રહ્યા છીએ અમે એક નવી ફાઇલ બનાવી રહ્યા છીએ અને અમે જૂની ફાઇલોને સાચવી રહ્યા છીએ જેથી જો તમે આ સિમ્યુલેટરને ફરીથી ચલાવવા માંગતા હો તો આપણે તે જ સર્કિટનો ઉપયોગ કરી શકીએ તેથી આપણે એક નવી ખાલી ફાઈલ બનાવી છે અને પછી આપણે અહીં ફરી એ જ કામ કરીશું ઓપરેશન એમ્પ્લીફાયર અથવા કમ્પેરેટરને ખેંચીશું અને પછી આપણે op amp ના આઉટપુટને ડાયોડ સાથે જોડી રહ્યા છીએ હવે બરાબર એ જ સર્કિટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે તમે સ્ક્રીનની ડાબી બાજુ બરાબર જોઈ શકો છો અમે સર્કિટને ડિઝાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેને તમે મલ્ટિસિમનો ઉપયોગ કરીને સ્ક્રીનની ડાબી બાજુએ જોઈ શકો છો જે પણ તે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છે તેને ધ્યાનથી જુઓ અને ઘરે જ કરવાનો પ્રયાસ કરો આ એક ફ્રી સોફ્ટ્વેર છે તમે તમારી સર્કિટને અજમાવી શકો છો સિગ્નલને ઓળખો અને પછી ઇનવર્ટિંગને આઉટપુટ સાથે જમણે જોડો હવે મિત્રો વીજ પુરવઠો અથવા આઉટપુટને ગ્રાઉન્ડ કરવાનું ભૂલશો નહીં નહિંતર તમે જે પણ અવલોકન કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે આઉટપુટ વોલ્ટેજ તમે જોઈ શકશો નહીં હવે અમે સ્વીચ પસંદ કરી રહ્યા છીએ અને તેણે સ્વીચને કેપેસિટરની સાથે જોડી દેવું છે જે તમે જોઈ શકો છો હવે અમે ઇનપુટ પર વોલ્ટેજ જોઈ રહ્યા છીએ અને આઉટપુટ પર વોલ્ટેજ જોઈ રહ્યા છીએ અને કેપેસિટરની આજુબાજુ આપણે આઉટપુટ સિગ્નલ જોઈ રહ્યા છીએ તેથી જ્યારે તમે સિમ્યુલેશન દબાવો છો ત્યારે તમે હમણાં તે જોઈ શકશો ઉચ્ચ વોલ્ટેજ લગભગ 1 વોલ્ટ છે અને આઉટપુટ વોલ્ટેજ પણ 1 વોલ્ટની નજીક છે જો હું મારું વોલ્ટેજ બદલીશ તો તમે જોશો કે મારું આઉટપુટ ઉચ્ચતમ વોલ્ટેજને અનુસરે છે જે ઇનપુટ સિગ્નલમાં જમણે ઉપલબ્ધ છે તમે જુઓ કે તે ફક્ત ઇનપુટ સિગ્નલમાં પીક વોલ્ટેજ પર સૌથી વધુ વોલ્ટેજ દર્શાવે છે તેથી તે સિમ્યુલેશનની સુંદરતા છે કે તમે ઇનપુટ પર વોલ્ટેજ સાથે અનુકુળતા પ્રમાણે કરી શકો છો અને તરત જ તમે આઉટપુટમાં ફેરફાર જોઈ શકો છો આ પરિણામો મેળવવા માટે તમારે ખરેખર DC સ્રોત અથવા ફંક્શન જનરેટર અથવા ઓસિલોસ્કોપની જરૂર નથી પરંતુ જ્યારે તમે ખરેખર સર્કિટ બનાવશો અથવા ડિઝાઇન કરશો અને જો તમે બ્રેડબોર્ડનો ઉપયોગ કરો છો તો તમને ઘણી બધી વ્યવહારિક મુશ્કેલીઓ આવશે અને તેથી જ માત્ર સિમ્યુલેશન જ નહીં પણ બ્રેડબોર્ડ પર તમારી સર્કિટ્સ અજમાવવાનું હંમેશા સારું રહેશે હવે તમે અહીં જોઈ શકો છો જ્યારે તે વોલ્ટેજ બદલી રહ્યો છે ત્યારે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આઉટપુટ ઇનપુટ વોલ્ટેજની પીકને અનુસરી રહ્યું છે અથવા શોધી રહ્યું છે જો તમે વોલ્ટેજ ઘટાડો છો તો તે અનુસરે છે આપણે વોલ્ટેજ વધારીએ છીએ તે માત્ર પીકને શોધી કાઢશે તેથી સર્કિટને ઝડપથી કામ કરવાની ઉત્તમ રીત છે અને આ રીતે તમે પીક ડિટેક્ટરનો અમલ કરી શકો છો તેથી મુદ્દો એ છે કે તમે પીક ડિટેક્ટર કેવી રીતે કાર્ય કરે છે તેના સિદ્ધાંતને સમજી શકો છો પછી અમે સર્કિટ બનાવી શકીએ છીએ જે અમે બ્રેડબોર્ડ પર બનાવી છે અને અંતે તમે મલ્ટિસિમનો ઉપયોગ કરીને સિમ્યુલેશન જોવા માટે સક્ષમ છો તેથી એમ કહીને હવે આપણે આગળના વર્ગમાં ઓપરેશનલ એમ્પ્લીફાયરની એપ્લિકેશન જોવાની છે પરંતુ હું તમને ઓપરેશનલ એમ્પ્લીફાયરની બીજી એપ્લિકેશન બતાવવાનો પ્રયત્ન કરીશ તે છે ક્લેમ્પર ક્લેમ્પર શું છે તમે ક્લેમ્પ વિશે જાણશો આપણે જોઈશું કે ક્લેમ્પર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ આપણે ક્લેમ્પર અને બ્રેડબોર્ડ પર પણ સિમ્યુલેશન કરીશું અથવા બ્રેડબોર્ડ પર ન કરવા દો કારણ કે આપણે જાણવું પડશે કે આપણે બ્રેડબોર્ડ પર સર્કિટ કેવી રીતે લાગુ કરી શકીએ અને હું તમને બ્રેડબોર્ડ પર સમાન સર્કિટ બતાવવા માંગતો નથી કારણ કે હવે મને ખાતરી છે કે તમે જાતે પ્રયોગો કરવા સક્ષમ છો તમને પ્રયોગો બતાવવાનો મારો વિચાર એ હતો કે હવે તમે બ્રેડબોર્ડનો ઉપયોગ કરીને પ્રયોગની દ્રષ્ટિએ સિદ્ધાંતમાં જે કંઈ શીખો છો તે દર્શાવવા માટે સક્ષમ છો અને મને લાગે છે કે આ એક્સ્ચેંજ માટે આપણે જે પણ કર્યું છે એટલે કે સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો બ્રેડબોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો અથવા સર્કિટનો અમલ કેવી રીતે કરવો તેની મૂળભૂત સમજ મેળવવા માટે તમારા માટે તે પૂરતું છે તમારી કાળજી રાખજો